વ્યાખ્યાન 40માં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં પહેલા હું એસટીએમ બોર્ડ બ્લૂટૂથ મોડ્યુલ સાથે ઇન્ટરફેસ કરીશ તે સાથે પાછલા બે વ્યાખ્યાનોમાં અમે તમને એક્સીલેરોમીટર સાથે રજૂ કર્યાં છે તે ઉપકરણ સાથે પણ અમે કેટલાક પ્રયોગો કરીશું અમે બતાવીશું કે ડિવાઇસનું ઑરિએન્ટેશન ઓરિએંટશન આપણે કેવી રીતે શોધી શકીએ પછી ભલે ડિવાઇસ સપાટ હોય અથવા વર્ટિક્લી ઉપર હોય અથવા તે વર્ટિક્લી નીચે હોય અથવા તે હૉરિઝૉન્ટલી ડાબે હોય અથવા તે હૉરિઝૉન્ટલી જમણે છે આ તે થોડા ઑરિએન્ટેશન છે જે આપણે શોધી શકશું આપણે પહેલા બતાવીશું કે આપણે માઇક્રોકન્ટ્રોલર બોર્ડ સાથે બ્લૂટૂથ મોડ્યુલને કેવી રીતે કનેક્ટ કરી શકીએ અને આપણે પહેલેથી જાણીએ છીએ કે આપણે કેવી રીતે એક્સીલરોમીટરને કનેક્ટ કરી શકીએ છીએ પછી આપણે કોઈ પણ ચોક્કસ ઉપકરણ નું ઓરિએંટેશન શોધીશું અને અમે તે નિર્ધારિત કરીશું અને તે મોબાઇલ ફોનમાં પ્રદર્શિત થશે જે હું આ બંને વચ્ચે સ્થાપિત એસટીએમ સાથેના બ્લૂટૂથ મોડ્યુલ દ્વારા કનેક્ટ કરીશ અને અંતે અમે તમને આખું નિદર્શન બતાવીશું હવે આપણે અહીં બ્લૂટૂથ મોડ્યુલ વાપરી રહ્યા છીએ તે એચસી 06 છે કનેક્શન એકદમ સીધું છે આ વીસીસી છે જે 5 વોલ્ટથી જોડાયેલ છે આ જીએનડી છે જે એસટીએમના ગ્રાઉન્ડ પિનથી જોડાયેલ છે ટીએક્સ ડી2 સાથે જોડાયેલ છે અને આરએક્સ ડી8 સાથે જોડાયેલ છે એ જ રીતે આપણે આ બંને પિન વચ્ચે સીરીયલ કનેક્શન બનાવવું પડશે અમારે એક પીન આરએક્સ તરીકે અને બીજો પિન ટીએક્સ તરીકે બનાવવી પડશે હવે હું તમને નિદર્શનમાં બતાવીશ કે જ્યારે તમે બ્લૂટૂથ મોડ્યુલને કનેક્ટ કરો છો ત્યારે તે બરાબર કેવી રીતે કાર્ય કરે છે સૌ પ્રથમ બ્લૂટૂથ મોડ્યુલને એસટીએમ સાથે ઇન્ટરફેસ કરવું પડશે એકવાર કનેક્શન થઈ ગયા પછી બ્લૂટૂથ મોડ્યુલની એલઇડી ઝબકવા લાગશે આનો અર્થ એ કે જોડાણ સ્થાપિત થઈ ગયું છે આગળ જ્યારે ડિવાઇસ કનેક્ટેડ હોય ત્યારે બ્લૂટૂથ મોડ્યુલનો ઉપયોગ બે ઉપકરણો વચ્ચે કૉમ્યુનિકેશન કરવા માટે થશે તેથી જ્યારે તમે એસટીએમ બોર્ડ સાથે કનેક્ટેડ બ્લૂટૂથ મોડ્યુલને તમારા મોબાઇલ ફોનના બ્લૂટૂથ ડિવાઇસથી કનેક્ટ કરી રહ્યાં છો ત્યારે આ બંને એક બીજા સાથે કૉમ્યુનિકેશન કરશે તેથી જ્યારે તમે તે કરો ત્યારે બ્લૂટૂથ ડિવાઇસમાં એલઇડી ઝબકવું બંધ કરશે એનો અર્થ એ કે બે ઉપકરણ વચ્ચેનું જોડાણ સ્થાપિત થઈ ગયું છે આ તે બે વસ્તુઓ છે કે જેમાંથી તમે શોધી શકો છો કે પ્રથમ તબક્કામાં જ્યારે તમે બ્લૂટૂથ મોડ્યુલને માઇક્રોકન્ટ્રોલરથી કનેક્ટ કરો છો જ્યારે તે ઝબકવા માંડે છે કે જેનો અર્થ એ છે કે કનેક્શન બંધાયેલ છે પરંતુ જ્યારે તે બીજા ડિવાઇસ સાથે કનેક્ટ થાય છે ત્યારે તે ઝબકવું બંધ કરશે પહેલા હું તમને એક ટેસ્ટ પ્રોગ્રામ બતાવીશ જ્યાં હું મારા મોબાઇલ ફોનના બ્લૂટૂથ મોડ્યુલની સાથે એસટીએમ બોર્ડ સાથે બ્લૂટૂથ મોડ્યુલને કનેક્ટ કરીશ અને તે કેટલાક ટેક્સ્ટ ને પ્રદર્શિત કરશે માઇક્રોકન્ટ્રોલર બોર્ડમાંથી કેટલાક ટેક્સ્ટ બ્લૂટૂથ દ્વારા મારા મોબાઇલ ફોનમાં મોકલવામાં આવશે તેથી પહેલા આપણે સીરીયલ કમ્યુનિકેશન બનાવવું પડશે મેં જે નામ આપ્યું છે તે છે "બ્લૂટૂથ" આ બે પિન ડી8 અને ડી2 સાથે આ પહેલી વસ્તુ છે આપણે કોડ લખીએ ત્યારે આપણે ઇનિસ્લાઇસ કરવું પડશે અને પછી મેઈનમાં આપણે શું કરી રહ્યા છીએ ખરેખર આપણે આની જરૂર નથી મેઈનમાં આપણે શું કરી રહ્યા છીએ આપણે ડી8 અને ડી2 વચ્ચે બ્લૂટૂથ નામ સાથે જે કનેક્શન કર્યું છે તે આપણે "હેલો" પ્રિન્ટ કરવા માટે પ્રિંટએફનો ઉપયોગ કરીશું તેથી એકવાર મારા મોબાઇલ ફોનના બ્લૂટૂથ મોડ્યુલની સાથે એસટીએમના બ્લૂટૂથ મોડ્યુલ કનેક્શન બન્યા પછી અમે ડેટા ટ્રાન્સફર કરીશું ડેટાનું ટ્રાન્સફર આ રીતે થાય છે આપણે જે ઑબ્જેક્ટ બ્લૂટૂથ પ્રિન્ટફ બનાવ્યો છે તે હેલોને પ્રિન્ટ કરશે પછી આપણે 5 સેકંડની રાહ જોશું અને પછી આપણે સંદેશાની આ કેટલીક લાઇનો પ્રિન્ટ કરશું તમારું માઇક્રોકન્ટ્રોલર સાથેનું બ્લૂટૂથ એક ડિવાઇસ બની જાય છે અને તમારો મોબાઇલ ફોન એ બીજું ડિવાઇસ છે જેના દ્વારા તમે કનેક્શન કરી રહ્યાં છો આ એક સીધો કોડ છે જ્યાં મૂળભૂત રીતે આપણે એકને ટીએક્સ અને બીજું આરએક્સ બનાવીને આ કનેક્શનને બનાવ્યું છે હવે અમે ઇન્ટરફેસિંગ સાથે આગળ વધશું આ એકદમ સરળ છે કારણ કે આપણે પહેલાથી બ્લૂટૂથ વિશે ચર્ચા કરી છે મેં પહેલાથી એક્સેલરોમીટર કનેક્શન વિશે ચર્ચા કરી છે આપણે આ કનેક્શન બનાવી શકીએ છીએ અને એનાલોગ પોર્ટ્સ એ0 એ1 અને એ2 થી કનેક્ટ કરી શકીએ છીએ અને બ્લૂટૂથ મોડ્યુલ સાથે તે ટીએક્સ સાથે ડી2 અને આરએક્સ સાથે ડી8 જોડાયેલ છે અને વીસીસીબ્લૂટૂથ મોડ્યુલ માટે જી અને વીસીસી એક્સીલેરોમીટર માટે જી કનેક્ટેડ છે આપણે પહેલા પ્રયોગમાં આવીએ છીએ હું પહેલા કોડની ચર્ચા કરીશ અને પછી હું નિદર્શન કરીશ પ્રથમ પ્રયોગમાં ઉપકરણનું ઓરિએંટેશન નક્કી થશે આગળનાં વ્યાખ્યાનમાં અમે તમને બતાવ્યું છે કે આપણે એક્સવાયઝેડ કોઓર્ડિનેટ્સને અનુરૂપ કેટલાક મૂલ્યો પ્રાપ્ત કરીએ છીએ તે કોઓર્ડિનેટ્સ મૂલ્યોના આધારે આપણે પરીક્ષણ કરવું પડશે જ્યારે હું ડિવાઇસની સાથે એક્સેલેરોમીટર લગાવું છું અને અમે તેને વર્ટિક્લી સીધી બનાવીએ છીએ તો પછી શું બદલાવ થાય છે વગેરે અને તે મુજબ આપણે પ્રોગ્રામ લખીશું જો તે એક્સ કોઓર્ડિનેટ્સ મૂલ્ય આ અને આ વચ્ચે છે અથવા વાય કોઓર્ડિનેટ વેલ્યુ આ અને આ વચ્ચે છે અથવા ઝેડ કોઓર્ડિનેટ વેલ્યુ આ અને આની વચ્ચે છે તો તે વર્ટિક્લી ઉપર અથવા વર્ટિક્લી નીચે છે આ પ્રયોગમાં સૌ પ્રથમ ઉપકરણના ઓરિએંટેશન તરફ ધ્યાન આપશે બ્લૂટૂથ મોડ્યુલ સાથેના કનેક્શન ડાયગ્રૅમ અને એક્સીલરોમીટર સાથેના કનેક્શન ડાયગ્રૅમ સમાન હશે આ એમબેડ સી કોડ છે બ્લૂટૂથ મોડ્યુલમાં તે વર્ટિક્લી ઉપર છે અથવા તે વર્ટિક્લી બરાબર છે તે પ્રદર્શિત થશે પછી અમે એક્સ વાય અને ઝેડ આઉટપુટને એ1 એ2 અને એ3 થી કનેક્ટ કરીશું તમે કોઈપણ એનાલોગ પોર્ટ સાથે કનેક્ટ કરી શકો છો પછી આપણે વૅલ્યુ વાંચી રહ્યા છીએ અમે ત્રણ વૅલ્યુ વાંચીએ છીએ કે જે એક્સ રીડ યુ16 વાય રીડ યુ16 અને ઝેડ રીડ યુ16 છે વૅલ્યુ વાંચ્યા પછી આપણે તપાસ કરવાની જરૂર છે અહીં એક્સ1 એ એક્સ આઉટ મૂલ્ય છે વાય1 એ વાય આઉટ વૅલ્યુ છે અને ઝેડ1 એ ઝેડ આઉટ વૅલ્યુ છે આપણે જોયું છે કે જ્યારે આપણે આ અને આની વચ્ચે એક્સ1 મેળવીએ છીએ આ અને આની વચ્ચે વાય1 અને ઝેડ1 આ અને આની વચ્ચે તો પછી ઉપકરણોને વર્ટિક્લી અપ માનવામાં આવે છે આ કર્યા પછી બ્લૂટૂથ પ્રિન્ટએફ ફંક્શન યોગ્ય સંદેશને પ્રિન્ટ કરશે એ જ રીતે અન્ય સંભવિત ઓરિએંટેશન માટે આ ફક્ત એક પ્રતિનિધિ વસ્તુ છે જે આપણે કરી છે જ્યારે તમે તે કરો છો ત્યારે મેં તમને પહેલેથી જ બતાવ્યું છે કે તમે મૂલ્યોની તપાસ કેવી રીતે કરશો જો તમે આર્ડિનોનો ઉપયોગ કરો છો તો તમે તેને સીરીયલ મોનિટરમાં જોઈ શકો છો નહીં તો તમે કૂલટર્મનો ઉપયોગ કરો છો જ્યાં આ બધી કિંમતો પ્રદર્શિત થશે તમે ડિવાઇસને વર્ટિક્લી અપ પકડી રાખો અને જુઓ કે એક્સવાય એન્ડ ઝેડ ની કઇ કિંમતો તમે મેળવી રહ્યા છો તે મુજબ તમે કોડ લખી શકો છો એ જ રીતેબીજી અમુક કન્ડિશન્સ હોઈ શકે છે જેમ કે ડીવાઈસ ફ્લેટ છે જ્યારે તે ડીવાઈસ ફ્લેટ હોય ત્યારે તમે એક્સ કોઓર્ડિનેટ મૂલ્ય જુઓ છો અને વાય કોઓર્ડિનેટ મૂલ્ય અમુક હદ સુધી સમાન છે પરંતુ ઝેડ કોઓર્ડિનેટ મૂલ્ય સૌથી વધુ છે જ્યારે ડિવાઇસ હૉરિઝૉન્ટલી લેફ્ટ હોય ત્યારે અમારી પાસે થોડી વધુ શરતો છે જ્યારે તે હૉરિઝૉન્ટલી લેફ્ટ છે જ્યારે આપણી પાસે એક્સ1 ની વેલ્યુ હોય છે અને અલબત્ત ઝેડ1 પણ આપણે 34000 થી 39000 ની રેન્જમાં જોઈ શકીએ છીએ અને વાય1 વેલ્યુ અહીં ઓછું છે એ જ રીતે અહીં તે વિરુદ્ધ હશે આ મૂલ્ય આ રેન્જમાં છે પરંતુ વાય1 મૂલ્ય સૌથી વધુ છે પછી તે હૉરિઝૉન્ટલી રાઈટ છે તેથી તે તમે ડિવાઇસમાં એક્સેલરોમીટર કેવી રીતે મૂકી રહ્યાં છો તેના પર નિર્ભર છે તમારે તે જોવું પડશે અને તે મુજબ તમારો પ્રોગ્રામ લખવો પડશે પછી દરેક ડિસ્પ્લે 1 સેકંડની પ્રતીક્ષા હોય છે અને આ પછી 2 સેકંડની પ્રતીક્ષા હોય છે અને બધું પુનરાવર્તન થાય છે ચાલો બીજો પ્રયોગ કરીએ પહેલાનાં પ્રયોગમાં અમે તેને એ ફેશનમાં કર્યું છે કે જ્યારે પણ ડિવાઇસ ઓરિએન્ટેશન બદલાય છે દર 2 સેકંડ પછી તે સ્થિતિ પ્રદર્શિત કરે છે અહીં આપણે હમણાં જ એક ફેરફાર કર્યો છે જ્યાં તે કોઈ ફેરફાર હોય ત્યારે જ ડિવાઇસ ઓરિએન્ટેશન પ્રદર્શિત કરશે તેનો અર્થ એ કે જો ઉપકરણ ફ્લેટ છે તો તે ફ્લેટ રહેશે જો ત્યાં ફ્લેટથી વર્ટિક્લી અપ અથવા વર્ટિક્લી ડાઉન ફેરફાર થાય છે તો તે ફક્ત બ્લૂટૂથ મોડ્યુલમાં પ્રદર્શિત થશે ચાલો હું તમને બતાવવા દઉં કે મેં અહીં શું બદલાવ કર્યો છે કોડનો આ ભાગ મૂળભૂત રીતે સમાન છે પરંતુ અમે બે વેરિએબલ લીધા છે એક ફ્લેગ છે આપણે તેને 0 થી ઇનિશલાઇજ઼ કરી દીધું છે બીજું ઓલ્ડ ફ્લેગ છે જે પણ 0 થી ઇનિશલાઇજ઼ કરી દીધું છે તેથી આ બે વસ્તુઓ છે જે આપણે કરી છે અન્ય બધી બાબતો માટે તે ખૂબ સમાન છે અમે સીરીયલ કનેક્શન બનાવ્યું છે પછી એક્સેલરોમીટરમાંથી એ1 એ2 એ3 એનાલોગ પોર્ટ એક્સ વાય ઝેડ સાથે જોડાયેલા છે અને પછી ચાલો આપણે અહીં પ્રોગ્રામ જોઈએ આપણે મૂળભૂત રીતે શું કરી રહ્યા છીએ કે જો તમે કોઈ એક જોશો તો કન્ડિશન્સ સરખી હશે જ્યારે પણ આપણી પાસે કાં તો તે વર્ટિક્લી ઉપર હોય છે અથવા તે વર્ટિક્લી નીચે હોય છે મૂળરૂપે જે થાય છે તે તે છે કે આપણે ફ્લેગ ને ઇનિશલાઇજ઼ કરીએ છીએ પ્રથમ કિસ્સામાં ફ્લેગ 1 બીજા કિસ્સામાં ફ્લેગ 2 છે ત્રીજા કિસ્સામાં ફ્લેગ 3 છે આગળમાં ઓરિએંટેશન આધારે ફ્લેગ 4 છે અને પછી આપણે જોઈએ છીએ કે તે ફરીથી ફ્લેગ ૫ સાથે હૉરિઝૉન્ટલી રાઈટ છે અને આપણે આ તપાસમાં શું કરી રહ્યા છીએ આપણે ફ્લેગ જોઈ રહ્યા છીએ શરૂઆત માં ફ્લેગ મૂલ્ય 0 હતું અને પછી કોઈ પણ એક કન્ડિશન્સ માં ફ્લેગનું મૂલ્ય 1 2 3 4 અથવા 5 માં ચેન્જ થશે જો ફ્લેગ ઓલ્ડ ફ્લેગ ની બરાબર ન હોય તો ત્યાં પરિવર્તન થાય છે પ્રથમ વખત કન્ડિશન્સ સાચી થશે કારણ કે ફ્લેગ એ ઓલ્ડ ફ્લેગ ની બરાબર નથી ઓલ્ડ ફ્લેગ મૂલ્ય ફ્લેગ દ્વારા બદલવામાં આવે છે માની લો કે ડિવાઇસ હૉરિઝૉન્ટલી રાઈટ હતું પછી ફ્લેગ મૂલ્ય 5 થશે પ્રથમ વખત આ ઓલ્ડ ફ્લેગ મૂલ્ય આ મૂલ્યની બરાબર ન હતું તેથી ઓલ્ડ ફ્લેગની કિંમત અહીં 5 થઈ જશે અને પછી આપણે ડિવાઇસ હૉરિઝૉન્ટલી રાઈટ છે પ્રિન્ટ કરીશું અમે એક મિનિટ રાહ જુઓ અને ફરીથી ફ્લેગ તપાસો કે જે ઓલ્ડ ફ્લેગ મૂલ્યની બરાબર નથી પણ બંને એક સરખા નથી તેથી જે પ્રદર્શિત થાય છે તે રહેશે ચાલો હૉરિઝૉન્ટલી રાઈટ થી આપણે તેને હૉરિઝૉન્ટલી લેફ્ટ બદલીએ તે કિસ્સામાં શું થશે તે આ ફ્લેગ મૂલ્યમાં ફેરફાર થશે તેથી બ્લૂટૂથ ટેક્સ્ટ પ્રદર્શિત કરશે જેમ કે ઉપકરણ ફ્લેટ છે વગેરે આ બે પ્રયોગો છે જે અમે તમને નિદર્શનમાં બતાવીશું એક્સેલેરોમીટરની અન્ય એપ્લિકેશનો પણ છે બર્નિંગ એપ્લિકેશનમાંથી એક આરોગ્ય મોનિટરિંગમાં છે જે આપણે આપણા મોબાઇલ ફોનમાં જોયું છે મૂળભૂત રીતે તે તમને કહેશે કે એક દિવસમાં તમે કેટલો સમય રન કર્યું છે અથવા કેટલો સમય તમે ચાલ્યા છો કેટલો સમય તમે બેઠો છો અને આ રીતે તમે દિવસભર તમારી પ્રવૃત્તિઓનો ટ્રેક રાખી શકો છો અને ત્યાં મુખ્યત્વે વૃદ્ધ લોકો માટે ફોલ ડિટેકશન જેવી ખૂબ જ મહત્વપૂર્ણ એપ્લિકેશન પણ છે તમે જોશો કે મોટાભાગે વૃદ્ધ લોકો એ તેમના ઘરે એકલા રહેવું પડે છે ભલે ત્યાં તેમની દેખભાળ કરવા માટેના લોકો હોય પરંતુ તે કેટલીક પરિસ્થિતિઓમાં હોઈ શકેજયાં તેઓ એકલા હોય છે અને આવી સ્થિતિમાં જો કોઈ તેમની આસપાસ ન હોય અને કોઈ ગંભીર સમસ્યા હોય કે જેવું તેઓ બાથરૂમમાં અથવા મકાનમાં નીચે પડી જાય છે તો પછી તેમના નજીકના લોકો કેવી રીતે જાણી શકશે આ એક્સેલરોમીટરનો ઉપયોગ કરીને આ ફોલ્ટ ડિટેકશન એપ્લિકેશન ખૂબ જ સરસ રીતે કરી શકાય છે પરંતુ આપણે વિવિધ ફોલ્સ પોઝિટિવ કન્ડિશન્સ રાખવાની જરૂર છે તે કેટલાક ખોટા અલાર્મ ઉત્પન્ન ન કરવું જોઈએ તેથી અમે આ વ્યાખ્યાનના અંતમાં આવી ગયા છે હવે અમે તમને નિદર્શન બતાવીશું અંતિમ સપ્તાહમાં અમે એક એવા ઉપકરણ સાથે કામ કરી રહ્યા છીએ જે એક્સેલરોમીટર છે અને તે શું કરે છે તે મેં પહેલાથી સમજાવી દીધું છે હવે હું શું કરવા માંગુ છું તે છે કે અમને આ એક્સેલરોમીટરથી જે કોઓર્ડિનેટ્સ પ્રાપ્ત થયા છે હું તેમને મારા મોબાઇલ ફોનમાં મોકલવા માંગું છું આપણે કૉમ્યુનિકેશન કરવું જરૂરી છે જેના દ્વારા મારો મોબાઇલ ફોન અને માઇક્રોકન્ટ્રોલર જેની સાથે તે એક્સેલરોમીટર સાથે સંપર્ક કરે છે તે કૉમ્યૂનિકેટ કરવા જોઈએ તેથી આ પ્રક્રિયામાં અમને બ્લૂટૂથ મોડ્યુલની જરૂર છે અમે એક લોકપ્રિય બ્લૂટૂથ મોડ્યુલ જે એચસી 06 ને કનેક્ટ કરીશું જ્યાં આપણે માઇક્રોકન્ટ્રોલરથી મારા મોબાઇલ ફોનમાં કેટલાક ડેટા મોકલીશું તેથી શા માટે આપણે આની જરૂર છે કારણ કે પાછળથી આપણે એ કરીશું કે અમે એક્સીલેરોમીટરને કનેક્ટ કરીશું અને બ્લૂટૂથ દ્વારા એક્સ વાય ઝેડ કોઓર્ડિનેટ્સને મોબાઇલ ડિવાઇસમાં ટ્રાન્સમિટ કરીશું ચાલો આપણે એસ બોર્ડ સાથે આ બ્લૂટૂથ માટે જે જોડાણ કરવાનું છે તે જોઈએ આ બ્લૂટૂથ મોડ્યુલ છે જે એચસી 06 છે તમે જોઈ શકો છો કે તેને ચાર પિન મળી ગઈ છે તેથી ચાર પિન આની જેમ જાય છે તેને એક આરએક્સ મળ્યો છે તેને ટીએક્સ મળ્યો છે તેને જીએનડી મળ્યો છે અને તેને વીસીસી મળ્યો છે હું એસટીએમ માઇક્રોકન્ટ્રોલરની જીએનડી વીસીસી ટીએક્સ અને આરએક્સ પિન સાથે કનેક્ટ કરીશ જેની સાથે અમે કામ કરી રહ્યા હતા પહેલા આપણે આ બંનેને ફક્ત કનેક્ટ કરીશું અને અમે આ માઇક્રોકન્ટ્રોલરમાંથી ડેટા મારા ડિવાઇસમાં મોકલીશું આ કરવા માટે પણ તમારે વધુ એક વસ્તુની જરૂર છે જે તમારે બ્લૂટૂથ ટર્મિનલ ઇન્સ્ટોલ કરવાની છે હું થોડી વાર પછી એ પોઇન્ટ પર આવી રહ્યો છું પહેલા મારે કનેક્શન બતાવવું જોઈએ જે કરવાનું છે મેં કહ્યું હતું કે આ વીસીસી છે જે આ સાથે જોડાયેલ છે આ જી છે જે એસટીએમ બોર્ડના ગ્રાઉન્ડ પોર્ટથી જોડાયેલ છે અને પછી અમારી પાસે ટીએક્સ અને આરએક્સ છે ટીએક્સ પોર્ટ ડી2 સાથે જોડાયેલ છે અને આરએક્સ ડી 8 સાથે જોડાયેલ છે એકવાર તમે આ બ્લૂટૂથ મોડ્યુલને કનેક્ટ કરી લો પછી તમારે બ્લૂટૂથ ટર્મિનલની પણ જરૂર પડશે તેથી મેં પહેલાથી બ્લૂટૂથ ટર્મિનલ ઇન્સ્ટોલ કર્યું છે આ તે બ્લૂટૂથ ટર્મિનલ છે જે મેં પહેલાથી ઇન્સ્ટોલ કર્યું છે તેથી અહીં તમે સ્કેન કરી શકો છો અને પછી તે સ્કેન કરશે અને ખરેખર બધા ઉપકરણો નજીકનાં છે તે પ્રદર્શિત કરશે તમે જોશો કે જ્યારે હું કનેક્ટ કરું છું ત્યારે આ એલઇડી ઝબકતો હોય છે મૂળભૂત રીતે આનો અર્થ એ કે તે કનેક્શન માટે તૈયાર છે તે નજીકના કોઈપણ ઉપકરણોથી કનેક્ટ થઈ શકે છે હવે આ મારું ડિવાઇસ છે આ મારું મોબાઇલ ઉપકરણ છે જેને હું પહેલા સ્કેન કરીશ તેથી અમે સ્કેન કરી રહ્યાં છીએ અને તમે ફક્ત એક વસ્તુ જોશો કે આ બ્લૂટૂથ મોડ્યુલમાં એલઇડી ઝબકતી છે કોઈ ઉપકરણ મળ્યું નથી એમ કહે છે હવે તે દર્શાવે છે કે કેટલાક ઉપકરણો છે કારણ કે મેં પહેલાથી કનેક્ટ કર્યું છે તમે જોઈ શકો છો કે પૈર ડિવાઇસ તે અહીં દેખાઈ રહ્યું છે આ એક પૈર ડિવાઇસ છે તેથી હું ફક્ત એચસી 06 પસંદ કરીશ હું ફક્ત તેના પર ક્લિક કરીશ અને તમે જોઈ શકો છો કે ટર્મિનલ આવી રહ્યું છે હવે જુઓ શું થયું છે એકવાર આ મોબાઇલ સાથે કનેક્શન સ્થાપિત થઈ જાય એલઇડી ઝબકતું બંધ થઈ ગયું હવે હું તમને કનેક્શન બંધ કરીને ફરી એકવાર બતાવીશ અને તમે જોઈ શકો છો કે એલઇડી ફરીથી ઝબકવા લાગ્યો છે તેથી તે જોડાણ માટે તૈયાર છે અને જ્યારે હું ફરીથી કનેક્ટ થઈશ ત્યારે તે બંધ થઈ ગયું છે એટલે કે તે કનેક્ટ થઈ ગયું છે હવે હું આ માઇક્રોકન્ટ્રોલરથી આ મોબાઇલ પર બ્લૂટૂથ દ્વારા બે સંદેશા મોકલીશ તેથી તમે જોઈ શકો છો કે બે સંદેશા આવ્યા છે આ રીતે તમે ખરેખર બ્લૂટૂથ મોડ્યુલને કોઈપણ અન્ય ઉપકરણ સાથે કનેક્ટ કરી શકો છો અને પછી તમે તમારા માઇક્રોકન્ટ્રોલર દ્વારા અને આ કમ્યુનિકેશન ડિવાઇસ દ્વારા કોઈપણ અન્ય મોબાઇલ ઉપકરણ પર ડેટા મોકલી શકો છો આજે હું તમને બીજો પ્રયોગ બતાવીશ જ્યાં હું પહેલાથી બતાવેલા બ્લૂટૂથ કનેક્શન સાથે એક્સેલરોમીટરને ઇન્ટીગ્રેટ કરીશ અને પછી આપણે કોઈપણ ઓબ્જેક્ટના ઓરિએંટેશનનું વિશ્લેષણ કરીશું તેથી હું શું કરીશ એક્સેલરોમીટરને એક્સવાય એન્ડ ઝેડ કોઓર્ડિનેટ્સ પ્રાપ્ત થશે પછી માઇક્રોકન્ટ્રોલર આવશ્યક કાર્ય કરશે તે પ્રાપ્ત થયેલ કોઓર્ડિનેટ્સનું વિશ્લેષણ કરશે જે સૂચવે છે કે ડિવાઇસ ફ્લેટ છે કે ડિવાઇસ વર્ટિક્લી અપ છે અથવા તે વર્ટિક્લી ડાઉન છે અથવા તે હૉરિઝૉન્ટલી લેફ્ટ છે અથવા તે હૉરિઝૉન્ટલી રાઈટ છે તે તપાસશે તેથી તમે જુઓ છો કે આ એક્સેલેરોમીટર છે તેને 5 પિન મળી ગયા છે તેથી આ પિન વીસીસીએક્સ વાય ઝેડ અને જીએનડી છે હું આને બ્રેડબોર્ડથી કનેક્ટ કરીશ જ્યાં મેં પહેલાથી કનેક્શન કર્યું છે તમે જોઈ શકો છો કે આ મેં વીસીસી સાથે કનેક્ટ કર્યું છે આ મેં જીએનડી સાથે કનેક્ટ કર્યું છે અને પછી એક્સ વાય ઝેડ અને બ્લૂટૂથ કનેક્શન આપણે પહેલાથી જોયું છે અને તમે જોઈ શકો છો કે બ્લૂટૂથમાં આ લાલ એલઇડી ઝબકતી છે એટલે કે તે કનેક્શન માટે તૈયાર છે પરંતુ ઉપકરણ હજી કનેક્ટ થયું નથી હવે આપણે જે રીતે પ્રોગ્રામ બનાવ્યો છે જ્યારે આપણે ઉપકરણને આ ફેશનમાં મૂકીએ છીએ એટલે કે તે વર્ટિક્લી અપ છે જો તમે તેને આની જેમ કરો છો તો તે વર્ટિક્લી ડાઉન કહેવું જોઈએ અને પછી જો તમે ડાબી બાજુ વળો તો તે હૉરિઝૉન્ટલી લેફ્ટ કહેશે અને જ્યારે તમે આ કરો છો ત્યારે તે હૉરિઝૉન્ટલી રાઈટ હશે તેથી ચાલો હું પહેલા જરૂરી કરું આ બ્લૂટૂથ સાથેનું જોડાણ છે આપણે પહેલાથી જોયું છે અને આ કનેક્શન છે જે મેં આ એક્સેલરોમીટર સાથે કર્યું છે અને મેં કહ્યું કે અહીં કોડ્સના બે સેટ છે જે આપણે મુક્યા છે એક કોડ માટે તે આ ચોક્કસ ઉપકરણનું ઓરિએંટેશન શું છે તે સતત મોકલશે અને પછીના પ્રોગ્રામમાં જ્યારે પણ ઓરિએન્ટેશન બદલાય છે તો જ તે આ બ્લૂટૂથ મોડ્યુલ દ્વારા ડેટા મોકલશે તેથી ચાલો હું પહેલા બ્લૂટૂથ મોડ્યુલથી કનેક્ટ કરું તે હજી ઝબકતું છે તમે જોઈ શકો છો અને હવે હું કનેક્શન કરીશ અને તમે જોઈ શકો છો કે તે હવે સ્થિર છે અને હવે જુઓ કે શું સંદેશ પ્રદર્શિત થઈ રહ્યો છે ઉપકરણ ફ્લેટ છે તેથી તે ફ્લેટ પડેલું છે હવે હું આ ઉપકરણને વર્ટિક્લી અપ બનાવીશ તેથી હવે તે વર્ટિક્લી અપ છે હવે હું આ ઉપકરણને વર્ટિક્લી ડાઉન બનાવીશ હવે આ બતાવે છે કે ઉપકરણો વર્ટિક્લી ડાઉન છે અને ઉપકરણ હવે ફ્લેટ છે દર બે સેકંડ તે આ મોકલે છે હવે ફરીથી મેં તેને વર્ટિક્લી અપ બનાવ્યું છે જે આ ટર્મિનલમાં પ્રદર્શિત થાય છે અને પછી હું હૉરિઝૉન્ટલી લેફ્ટ બનાવીશ મેં લેફ્ટ કરી છે અને હવે હું તેને હૉરિઝૉન્ટલી રાઈટ કરીશ જેથી તમે જોઈ શકો કે તે હવે હૉરિઝૉન્ટલી રાઈટ છે તેથી આ થોડા ઓરિએંટેશન છે જે આપણે એક્સ વાય ઝેડ અક્ષોના સંદર્ભમાં બનાવ્યા છે એક્સ વાય ઝેડ અક્ષ પર શું મૂલ્ય પ્રાપ્ત થશે એ આપણે પહેલાથી જ જોયું છે અને તેના આધારે આપણે અહીં એક્સેલેરોમીટર કેવી રીતે મુક્યું છે આપણે તે મુજબ કોડ લખ્યો છે તેથી આ થોડી વસ્તુઓ છે જ્યારે આપણે આ કરીએ ત્યારે ધ્યાનમાં લેવું પડશે હવે હું ફરીથી ડિસ્કનેક્ટ કરીશ અને તમે જોઈ શકો છો કે તે ફરીથી ઝબકવા લાગ્યો છે હવે હું ફરીથી અન્ય કોડને ડમ્પ કરું છું જ્યાં ફક્ત તે બદલાશે જો આ વિશિષ્ટ ડિવાઇસનું ઓરિએંટેશન બદલાશે તો તે બદલાશે નહીં અથવા જો સ્થિતિ બદલાશે નહીં તો તે કંઈપણ મોકલશે નહીં હવે હું ડિવાઇસ બદલી રહ્યો નથી હવે ચાલો આપણે કહી શકીએ કે મેં ઉપકરણોને વર્ટિક્લી બદલ્યાં છે હવે જો તમને પાછલા પ્રયોગમાં યાદ આવે છે તો તે સતત 2 સેકંડમાં પ્રદર્શિત કરી રહ્યું હતું કે તે વર્ટિક્લી અપ છે પરંતુ હવે હું તે પ્રદર્શિત કરી રહ્યો નથી જ્યારે હું ફેરફાર કરું છું ત્યારે જ હું પ્રદર્શિત કરું છું હવે તમે જુઓ છો કે સંદેશ મોકલાઈ ગયો છે કે ઉપકરણ ફ્લેટ છે તેથી જ્યારે પણ આ ડિવાઇસના ઓરિએંટેશનમાં કોઈ ફેરફાર અથવા આ ઉપકરણની સ્થિતિમાં પરિવર્તન આવે છે ત્યારે જ ત્યાં એક સંદેશ આવે છે નહીં તો નહીં તેથી સતત આપણે કંઈક મોકલી રહ્યાં નથી જ્યારે પણ આ વિશેષ ડિવાઇસ ઓરિએન્ટેશનમાં કોઈ ફેરફાર થાય ત્યારે અમે ફક્ત કંઈક મોકલીએ છીએ હવે તે હૉરિઝૉન્ટલી રાઈટ છે હવે તે અપ છે અને જ્યાં સુધી આ ડિવાઇસની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી તે કોઈ સંદેશ મોકલશે નહીં તેના માટેના કોડની પહેલેથી ચર્ચા થઈ હતી મેં હમણાં જ પ્રદર્શન બતાવ્યું છે આ એક્સેલરોમીટરની વિવિધ એપ્લિકેશનો છે જે મેં અગાઉ ચર્ચા કરી છે જેમ કે તમે દિવસમાં કોઈ વ્યક્તિ કેટલા પગલા લઈ રહ્યા છે તે ટ્રેક કરી શકો છો તેથી આપણે પહેલેથી જ જોયું છે કે જ્યારે આપણે એક્સીલેરોમીટરને વિવિધ સ્થિતિમાં વિવિધ રીતે ખસેડીએ છીએ ત્યારે એક્સ વાય ઝેડ ની કિંમત બદલાય છે અને જ્યારે આપણે બેઠા હોઈએ છીએ અથવા આપણે ખૂબ ધીમી સ્થિતિમાં આગળ વધીએ છીએ ત્યારે મૂલ્ય કેવી રીતે બદલાય છે માનવ પ્રવૃત્તિઓને ટ્રેકિંગ કરતી વખતે તમે ખરેખર આ બધી બાબતોને ધ્યાનમાં લઈ શકો છો અને બીજી ઘણી એપ્લિકેશનો પણ છે